લિનયર ઐલ્જબ્રા ડિસ્ટન્સ હાયપર પ્લેનસ અને હાલ્ફ સ્પેસઆઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર અમે ડેટા સાયન્સ માટે લિનિયર એલ્જીબ્રા પર અમારા વ્યાખ્યાનો સાથે ચાલુ રાખીશું આજે હું હાયપર પ્લેન હાલ્ફ સ્પેસઆઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર અને તેથી વધુ વિશે વાત કરીશ ચાલો આ વ્યાખ્યાનને હાયપર પ્લેનથી શરૂ કરીએ જીઓમેટ્રિકલી હાયપર પ્લેન એક જીઓમેટ્રીક એન્ટિટી છે જેનું ડાયમેન્શન તેની ઐમ્બીઅન્ટ સ્પેસની તુલનામાં 1 કરતા ઓછું છે તેથી આનો અર્થ શું છે તે નીચે મુજબ છે ઉદાહરણ તરીકે જો તમે 3D સ્પેસ લો છો તો હાયપર પ્લેન એક જીઓમેટ્રીક એન્ટિટી છે જે 1 ડાયમેન્શન ઓછું છે તેથી તે 2 ડાયમેન્શન હશે અને 3 D સ્પેસમાં 2 ડાયમેન્શન એન્ટિટી પ્લેન હશે હવે જો તમે 2 ડાયમેન્શન લેશો તો પછી 1 ડાયમેન્શન ઓછું એક ડાયમેન્શન જીઓમેટ્રીક એન્ટિટી હશે જે એક લાઇન હશે અને તેથી વધુ હાયપર પ્લેન સામાન્ય રીતે નીચે મુજબ સમીકરણ દ્વારા વર્ણવવામાં આવે છે જો હું n વેરીએબ્લસ માટે આને વિસ્તૃત કરું તો તેથી હું આના જેવું કંઈક મેળવીશ X1 n1 X2 n2 X3 n3 અને તે રીતે Xn nn b 0 ફક્ત બે ડાયમેન્શનમાં તમે જોશો કે આ X1 n1 X2 n2 b 0 જે લાઇનનું સમીકરણ છે સબ સ્પેસના વિચાર પહેલાં આપણે જોયું છે સામાન્ય રીતે હાયપરપ્લેન એ સબસ્પેસ નથી તેમ છતાં જો અમારી પાસે X ટ્રાન્સપોઝ n 0 ફોર્મના હાયપર પ્લેન છે તે છે જો પ્લેન ઓરિજીનમાંથી પસાર થાય છે તો પછી એક હાયપર પ્લેન પણ સબસ્પેસ બની જાય છે હવે આપણે વર્ણવેલ છે કે હાયપર પ્લેન શું છે ચાલો હું હાલ્ફ સ્પેસ ના કોન્સેપ્ટ ને સમજાવવા માટે હાલ્ફ સ્પેસ ના ખ્યાલ તરફ આગળ વધું હું સ્ક્રીનની ડાબી બાજુ આ 2 ડાયમેન્શનલ ચિત્ર જોઉં છું તેથી અહીં આપણી પાસે X1અને X2 માં 2 ડાયમેન્શનલ જગ્યા છે અને જેમ આપણે પહેલાં ચર્ચા કરી છે કે બે ડાયમેન્શનલમાં સમીકરણ તે એક લાઇન હશે જે હાયપર પ્લેન હશે તેથી લીટીના સમીકરણને XTn b 0 લખ્યું છે તેથી આ બે ડાયમેન્શનલમાં આપણે આ લાઇન આ રીતે લખી શકીએ ઉદાહરણ તરીકે X1 n1 X2 n2 b 0 જ્યારે મેં ફક્ત આ ચિત્રના ભાગ માટે જ આ લાઇન દોરી છે વાસ્તવિકતામાં આ લાઇન બંને બાજુથી બધી રીતે વિસ્તરશે હવે તમે નીચેની નોંધ લો તમે જોશો કે જ્યારે હું આ લાઇનને બંને બાજુથી બધી રીતે વિસ્તૃત કરું છું તો પછી આ આખી બે ડાયમેન્શનલ સ્પેસ બે સ્પેસમાં તોડી નાખવામાં આવે છે એક લાઇનની આ બાજુ અને બીજી એક લાઇનની આ બાજુ હવે આ બે સ્પેસ જેને હાલ્ફ સ્પેસ કહેવામાં આવે છે હવે આપણી પાસે જે સવાલ છે તે નીચે મુજબ છે જો એક હાલ્ફ સ્પેસ પર પોઇન્ટ્સ હોઈ અને બીજા હાલ્ફ સ્પેસ પર પોઇન્ટ્સ હોઈ તો ત્યાં કોઈ લાક્ષણિકતા છે જે તેમને અલગ કરે છે ઉદાહરણ તરીકે શું હું એક હાલ્ફ સ્પેસ પરના બધા પોઇન્ટ્સ માટે કેટલાક ગણતરીઓ કરી શકું છું અને કેટલાક મૂલ્ય મેળવી શકું છું અને બીજી હાલ્ફ સ્પેસ પરના બધા પોઇન્ટ્સ માટે થોડી ગણતરી કરી શકું છું અને કેટલાક મૂલ્ય મેળવી શકું છું અને તે મૂલ્યો નો ઉપયોગ કેટલાક નિર્ણયો લેવા માટે કરી શકું છું અને તે જ કારણ છે કે આપણે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આ હાલ્ફ સ્પેસમાં રસ છે તેથીકહેવાતી એક ખાસ પ્રકારની સમસ્યા ક્લાસીફીકેશન સમસ્યામાં આ પ્રશ્નનું મહત્વ છે મને તેનો અર્થ સમજાવવા દો હકીકતમાં અમે બાઈનરી ક્લાસીફીકેશન સમસ્યા તરીકે ઓળખાતી ખૂબ જ વિશિષ્ટ ક્લાસીફીકેશન સમસ્યા ને જોઈશું તો ચાલો માની લઈએ કે મારી પાસે છે ચાલો કહીએ બે ડાયમેન્શનલ સ્પેસમાં ડેટા બે ક્લાસીસમાં બીલોન્ગ કરે છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે મારી પાસે આના જેવા ક્લાસ એક સાથે સંબંધિત ડેટા છે અને હું તેને ક્લાસ એક કહું છું અને પછી મારી પાસે ક્લાસ બે સાથેનો ડેટા છે આ કંઈક છે તેને ક્લાસ 2 કહે છે તેથી આ ક્લાસીસ કંઈપણ હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે આ તે લોકોનું એક જૂથ હોઈ શકે છે જેમને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં ગમે છે અને આ તે લોકોનું જૂથ હોઈ શકે છે જેઓ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંને પસંદ નથી કરતા અને કોઓર્ડિનેટ્સ X1 અને x2 આ લોકોની કેટલીક લાક્ષણિકતાઓની દ્રષ્ટિએ લોકોને લાક્ષણિકતા આપવાની કોઈ રીત હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે અમે કહેવા માટે એક સર્વે કર્યો છે કે શું તેઓ સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ કરે છે કે સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ નથી હવે અમે શું કરવા માંગીએ છીએ જો હું તમને કોઈ નવા વ્યક્તિના લક્ષણો આપું તો ચાલો આપણે કહીએ કે લક્ષણ અહીં આવે છે અને પછી હું તમને આ સવાલ પૂછું છું કે આ વ્યક્તિ સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ કરશે કે સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ નથી અને જવાબ તે હશે કે આ વ્યક્તિને સાઉથ ઇન્ડિયન ફૂડ ગમશે નહીં કારણ કે આ ડેટા પોઇન્ટ ક્લાસ 2 ની ખૂબ નજીક છે જ્યારે જો હું તમને અહીં બીજો પોઇન્ટ દાખલા તરીકે આપીશ તો તમે નિષ્કર્ષ પર આવશો આ વ્યક્તિ સંભવિત છે સાઉથ ઇન્ડિયન ફૂડ ગમશે તેથી આપણે જે કરવા માંગીએ છીએ તે છે આપણે આ જેવા કેસોનું મૂલ્યાંકન કરવામાં સમર્થ થવા માંગીએ છીએ તેથી અમે કોઈક રીતે આ બંને ક્લાસ વચ્ચે ડિસ્ક્રિમનૈટિંગ ફંકશન કરવા માંગીએ છીએ તેથી તે કરવાની એક રીત આ કંઈક હશે આ બે ક્લાસ વચ્ચે એક લાઈન દોરો અને પછી કહો જો ત્યાં કોઈ લાક્ષણિકતા હોય કે જે લાઈનની આ બાજુ માટે ધરાવે છે જેને આપણે અહીં હાલ્ફ સ્પેસ કહીએ છીએ અને જો ત્યાં કોઈ લાક્ષણિકતા છે જે લાઈનની આ બાજુને ધરાવે છે તો આપણે આ લાક્ષણિકતાનો ઉપયોગ ડિસ્ક્રિમનન્ટ ફંકશન તરીકે કરી શકીશું આ બાઈનરી ક્લાસીફીકેશન સમસ્યા માટે તેથી આ વિષયને લિનિયર એલ્જીબ્રા માં સમજવામાં ડેટા સાયન્સ રુચિ છે હવે ચાલો જોઈએ કે આપણે કેટલાક સરળ જીઓમેટ્રીક કોન્સેપ્ટ દ્વારા આ કેવી રીતે કરીએ છીએ ચાલો આ ચિત્ર પર પાછા જઈએ અને પછી એક પ્રશ્ન પૂછો કે હું કેવી રીતે નક્કી કરી શકું કે હાલ્ફ સ્પેસ ની કઈ બાજુ અથવા હાલ્ફ સ્પેસ જે હાલ્ફ સ્પેસ પોઇન્ટ ધરાવે છે તેથી આ સમજવા માટે આપણે શું કરવા જઈશું છે આપણે અહીં બતાવ્યા પ્રમાણે ત્રણ પોઇન્ટ X1 X2 અને X3 લઈશું અને પ્રશ્ન પૂછો કે શું આ પોઇન્ટ એક લાઇન પર છે કે હાલ્ફ સ્પેસમાં છે કે બીજા હાલ્ફ સ્પેસમાં છે તે કેવી રીતે અલગ કરું તેથી આપણે આ કરવા જઈશું તે નીચે મુજબ છે આપણે પહેલા આને થોડી વધુ વિગતવાર જોવાની છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે હું XTn b 0 ફોર્મનું એક સમીકરણ લખીશ ત્યારે n આ આ લાઈન ને નોર્મલ છે તે કંઈક છે જે આપણે પહેલાથી વર્ણવેલ છે જો કે ત્યાં નોંધવા જેવો એક મહત્વપૂર્ણ મુદ્દો છે અહીં નોર્મલ ને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે એક નોર્મલ છે જે આ દિશામાં બીજી વસ્તુ જે કરવા ની છે ફક્ત વિરુદ્ધ દિશા લેવી અને પછી આ ફેશનમાં પણ નોર્મલ વ્યાખ્યાયિત કરવો તેથી આને સમજવા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે કયા બાજુમાં નોર્મલ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે જો હું કહું કે XTn b 0 સમીકરણ માટે આ એક નોર્મલ છે જો હું આ સમીકરણને 1 વડે ગુણાકાર કરું છું તો હું બીજી બાજુ એક નોર્મલ ડિફાઇન કરી રહ્યો છું તેથી યાદ રાખવાનો આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે હવે આપણે જે જાણવા માંગીએ છીએ તે છે આ કરવા માટે X1 X2 X3 કઈ જગ્યા પર આવેલા છે આપણે જે કરવાનું છે તે છે આપણે ડિસ્ક્રિમનન્ટ ફંકશનનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છીએ અથવા ફંકશન જે મૂળભૂત રીતે લાઈનનું સમીકરણ છે તેથી આપણે શું કરવા માંગીએ છીએ અમે સમજવા માંગીએ છીએ કે આ શું હશે આ શું હશે અને આ શું હશે હવે જ્યારે આપણે પોઇન્ટ X1 જોઈએ આપણે જાણીએ છીએ કે પોઇન્ટ લાઈન પર છે તેથી આ 0 થશે તેથી આ સીધું છે જેની અમને રુચિ છે તે છે જે આ ક્વાંટિટી X3 અને X2 ને શું થશે અને ત્યાં કોઈ એવી રીત છે કે જેમાં આપણે કહી શકીએ કે લાઈનની એક તરફના દરેક પોઇન્ટ સમાન લાક્ષણિકતા ધરાવશે અને લાઈનની બીજી બાજુના દરેક પોઇન્ટનું વિશિષ્ટ લક્ષણ હશે તો આ કરવા માટે ચાલો પહેલા X3Tn b જોઈએ અને પછી શું થાય છે તે જોઈએ તેથી હું જાણવા માંગુ છું કે આ શું છે આ ચિત્રમાં નોંધ લો મેં લાઈન પર એક નવો પોઇન્ટ X વ્યાખ્યાયિત કર્યો છે અને પછી મારી પાસે બીજો વેક્ટર છે જે X' થી X3 સુધી જાય છે હવે X3 અહીંથી અહીં જતો વેક્ટર છે વેક્ટર એડિશનથી આપણે જાણીએ છીએ કે હું X3 X' તરીકે લખી શકું છું આ આ X Y તેથી હું જે કરવા જઇ રહ્યો છું તે છે હું આ ફક્ત સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરીશ અને પછી જુઓ શું થાય છે તેથી મારી પાસે X' Y'T n b હશે આનું હું મૂલ્યાંકન કરવા માંગું છું આ X'T n b Y' T n મેં જે કર્યું તે છે હું તમને કંઈક બતાવવા માટે b ને આ ટર્મની નજીક લઇ ગયો હવે નોંધ લો કે અહીં આ ટર્મનું શું થાય છે કારણ કે X લાઇન પર છે અને લાઇનનું સમીકરણ XT n b છે આને 0 પર જવું પડશે તેથી જ્યારે આપણે X3 T n b ની ગણતરી કરીએ આપણે ખાલી અહીં આ ટર્મથી બાકી રહ્યા છીએ અને જો તમે આ ટર્મને ધ્યાનમાં લેશો તો તમે જોશો કે આ આ વેક્ટર અને આ વેક્ટરની વચ્ચેનો એક ડોટ પ્રોડક્ટ છે અને અહીં નોંધવાની સૌથી અગત્યની બાબત નીચેની છે ત્યાં સુધી જ્યાં સુધી આ પોઇન્ટ આ બાજુ આવેલું છે ત્યાં સુધી તે લાઇનની આ બાજુ છે તમે જે પોઇન્ટ લેશો તે જોશો તે પોઇન્ટ અને નોર્મલ વચ્ચેનો એંગલ નીચેની રેન્જમાં હશે તેથી તમે કોઈપણ પોઇન્ટ આ બાજુ અથવા આ બાજુ લેશો તેથી નોર્મલ અને તે પોઇન્ટ વચ્ચેનો એંગલ નીચેનો હશે તો ધારો કે આપણે આ જોઈશું અને પછી કહીશું હું આ ઐંગલને આ દિશામાં કરીશ બરાબર તેથી તમે જે ધ્યાનમાં લેવા જઇ રહ્યા છો તે નીચે મુજબ છે જો પોઇન્ટ આ બંને વચ્ચે છે તો પછી હું પોઝિટિવ θ ઐંગલ ધરાવીશ હવે તમે જે રીતે આ કરો છો તે નીચે મુજબ છે તેથી તમે આ જેમ જાઓ તેથી જો આ ક્વાડ્રન્ટ માટે તમે અહીં 0 થી પ્રારંભ કરો તો આ ક્વાડ્રન્ટ માટે એંગલ 0 થી 90 ની વચ્ચે રહેશે અને આ ક્વાડ્રન્ટ માટે એંગલ 270 અને 360 ની વચ્ચે રહેશે તેથી જો કોઈ પોઇન્ટ આ બાજુ હોય તો આ વેક્ટર અને આ નોર્મલ વચ્ચેનો એંગલ 0 થી 90 ની વચ્ચે રહેશે અને જો પોઇન્ટ આ બાજુ હોય તો એંગલ 270 અને 360 ની વચ્ચે રહેશે આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે મારી પાસે ડોટ પ્રોડક્ટ્સ Aᵀ b હોય ત્યારે હું આ મેગ્નિટ્યુડને b cos θ ના મેગ્નિટ્યુડ તરીકે પણ લખી શકું છું જ્યાં θ આ બે વેક્ટરની વચ્ચેનો એંગલ છે તેથી આપણે અહીં સુધીના બધા પોઈન્ટ્સ પર ધ્યાન આપીશું તેથી જે પણ એક પોઈન્ટ તમારી પાસે છે આ એંગલસ છે અને આ બધા એંગલસ 0 અને 90 ની વચ્ચે છે તેથી અહીં અને અહીંની આ આખી જગ્યામાં કોઈ પણ પોઈન્ટ માટે તમે 0 અને 90 ની વચ્ચેના કોઈ એંગલ મળશે અને અમે અમારા હાઇ સ્કૂલના નિયમથી જાણો બધા સિલ્વર ટીકપ્સ cos θ હંમેશા પોઝિટિવ રહેશે તેથી Aᵀ b પોઝિટિવ બનશે તેનો અર્થ એ કે આ પોઝિટિવ બનશે હવે જ્યારે તમે અહીં બે પોઇન્ટ મેળવો છો તો પછી એંગલ 270 અને 360 ની વચ્ચે હશે જે ચોથા ક્વાડ્રન્ટમાં છે ફરીથી તે જ નિયમનો ઉપયોગ કરીને તમામ સિલ્વર ટીકપ્સ ચોથા ક્વાડ્રન્ટમાં c cos તેથી cos પોઝિટિવ બનશે તેથી ફરીથી તમારી પાસે Aᵀ b પોઝિટિવ છે તેથી લાઈનની આ બાજુનો પોઇન્ટ ક્યાં છે તે ધ્યાનમાં લીધા વિના જ્યારે હું આ X3 Tn b લેઉં છું ત્યારે હું હંમેશાં પોઝિટિવ વૅલ્યુ પ્રાપ્ત કરીશ હવે સમાન દલીલ દ્વારા બીજી બાજુ અથવા બીજી હાલ્ફ સ્પેસના કોઈપણ પોઇન્ટ માટે તમે કહી શકો છો એંગલ અહીં 90 થી 180 અને 180 થી 270 ની વચ્ચે રહેશે અને જેમ આપણે જાણીએ છીએ કે cos θ 90 થી 270 વચ્ચેના એંગલ માટે નેગેટિવ છે તેથી લાઈનની આ બાજુ અથવા હાલ્ફ સ્પેસનો કોઈપણ પોઇન્ટ ની ગણતરી માટે X2 T n b 0 થી ઓછું હશે તેથી આ એક મહત્વપૂર્ણ વિચાર છે કે હું તમને સમજવા માંગું છું તેથી આ મૂળભૂત રીતે શું કહે છે તે નીચે મુજબ છે જો તમે કોઈ પણ પોઇન્ટ લેવાનું છે કે જે હું તમને આપું છું તે અને પછી હું X T n b નું મૂલ્યાંકન કરું છું જો તે પોઇન્ટ સામાન્ય હાલ્ફ સ્પેસની બાજુએ હોય તો X T b પોઝિટિવ રહેશે અને જો હાલ્ફ સ્પેસની વિરુદ્ધ બાજુ પર હોય તો તે નેગેટિવ બનશે અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી આ કેવી રીતે મહત્વપૂર્ણ છે તો ચાલો આપણે સરળ 2D જીઓમેટ્રી ધ્યાનમાં લઈએ અને પછી n ને 1 3 અને b તરીકે 4 લઈએ તેથી તે મને X T n b માટે આ સમીકરણ આપશે હવે ચાલો આપણે કહીએ કે હું ઉદાહરણ તરીકે ત્રણ પોઈન્ટ્સ પર એક પોઈન્ટ લઈશ તો ચાલો હું 1 1 ને એક પોઈન્ટ તરીકે ધ્યાનમાં લઈએ ચાલો 1 1 ને બીજા પોઈન્ટ તરીકે પણ ધ્યાનમાં લઈએ અને 1 2 ને બીજા પોઈન્ટ તરીકે ગણીએ અને પછી જોઈએ કે શું થાય છે તેથી જ્યારે હું પોઈન્ટ 1 1 લઉં છું અને હું x 1 3 x 2 4 માં સબસ્ટિટ્યૂટ કરું છું તેથી તે 1 3 4 હશે તેથી પોઈન્ટ 1 1 1 1 તરફ દોરી જશે માફ કરશો 0 તરફ દોરી જશે તેથી તેનો અર્થ એ કે પોઈન્ટ 1 1 લાઈન પર છે જ્યારે હું 1 1 પોઈન્ટને લઈશ તેથી આ 1 3 4 થઈ રહ્યું છે તેથી આ 2 તેથી પોઝિટિવ બનશે તેથી આ પોઝિટિવ હાલ્ફ સ્પેસમાં છે અને જ્યારે હું પોઇન્ટ 1 2 લઉં છું ત્યારે હું 1 6 4 મેળવીશ જે 1 હશે જે 0 થી ઓછું છે તેથી આ નેગેટિવ હાલ્ફ સ્પેસમાં છે તો આ લાઇનના હાયપરપ્લેન પર છે આ પોઝિટિવ હાલ્ફ સ્પેસ પર છે અને આ નેગેટિવ હાલ્ફ સ્પેસ પર છે તેથી તે તમને કહે છે કે જુદા જુદા પોઇન્ટ કેવી રીતે જોવા જોઈએ અને પછી નક્કી કરો કે આ પોઇન્ટ હાઇપર પ્લેનની કઈ બાજુ છે અથવા કયા હાલ્ફ સ્પેસમાં છે હવે આપણે હાયપર પ્લેન અને હાલ્ફ સ્પેસ સમજી લીધી છે તો હવે આપણે છેલ્લા લિનિયર એલ્જીબ્રા કોન્સેપ્ટ તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ જે હું આ વિશિષ્ટ મોડ્યુલમાં ડેટા સાયન્સ માટે લિનિયર એલ્જીબ્રા પર શીખવવા જઈ રહ્યો છું અને એકવાર આ વિષય સાથે પૂર્ણ થઈ ગયા પછી અમારી પાસે તમને વિવિધ એલ્ગોરિધમ્સ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અથવા ડેટા સાયન્સના પ્રથમ સ્તરના એલ્ગોરિધમ્સ શીખવવા માટે પૂરતી માહિતી છે તો ચાલો આપણે આઇગન વૅલ્યુઝ અને આઇગન વેક્ટર આ વિચારને જોઈએ આપણે પહેલાં Ax b ફોર્મના લિનયર સમીકરણો જોયા છે આપણે તેને લિનયર ઐલ્જબ્રા અને જીઓમેટ્રી રીતે જોયું છે આપણે આ સમીકરણો લિનયર ઐલ્જબ્રા રીતે જોવા માટે થોડો સમય પસાર કર્યો છે અમે જ્યારે આ સમીકરણો ઉકેલી શકાય તેવા વિષયો વિશે વાત કરી ત્યારે ઈનફાનાઈટ ઉકેલો હશે ત્યારે આપણે તે બધા કિસ્સાઓને એકીકૃત ફેશનમાં કેવી રીતે સંબોધિત કરીશું હવે આપણે શું કરવા જઇ રહ્યા છીએ હવે આપણે બંને વેક્ટર્સ જાણીએ છે અને તેથી અમે ફરી આ સમીકરણ માટે એક સહેજ જીઓમેટ્રી અર્થઘટન જોવાના છે અને પછી આઇગન વૅલ્યુઝ અને આઇગન વેક્ટર વિચારને સમજાવવા માટે જઇ રહ્યા અને પછી આઇગન વૅલ્યુઝ અને આઇગન વેક્ટર્સ ના કોલમ સ્પેસ નલ સ્પેસ સાથે ના નોશન જે આપણે પહેલા જોઇ લીધું છે તેથી આ ખૂબ મહત્વનું છે કારણ કે આ સંદેશાઓ ડેટા કમ્પ્રેશન અવાજ દૂર કરવા મોડેલ બિલ્ડિંગ અને તેથી વધુમાં ઉપયોગમાં લેવાય છે આપણે કહેવાનું શરૂ કરીશું કે મારી પાસે આ Ax b છે અને a એ n બાય n મેટ્રિક્સ છે x એ n બાય 1 છે અને b એ n બાય 1 છે તેથી આ તે સિસ્ટમનો પ્રકાર છે જે આપણે જોઈ રહ્યા છીએ તેથી અમે ફક્ત સ્ક્વેર મેટ્રિસીસ n બાય n જોવાના છે હવે તમે આને n સમીકરણો અને n વેરીએબ્લસ તરીકે વિચારી શકો છો આ માટે તમે એક બીજું અર્થઘટન પણ આપી શકો છો જે નીચે મુજબ છે માની લો કે મારી પાસે વેક્ટર x છે આવું કંઈક છે અને જો હું આના પર A ચલાવીશ તેથી ઓપરેટિંગ દ્વારા મારો અર્થ એ છે કે આપણે આ વેક્ટરને A પ્રી મલ્ટિ પ્લાયઇંગ તરીકે ઓપરેશન ની વ્યાખ્યા આપીએ છીએ તેથી ચાલો આપણે કહીએ કે હું આ વેક્ટર જે Ax છે તેના પર A ઓપરેટ કરીશ પછી હું આ સમીકરણમાંથી મને જાણ થઇ છે કે મને b મળે છે જે મૂળભૂત રીતે કેટલીક અન્ય નવી દિશા મારી પાસે છે તેથી તમે આ વિશે નીચે મુજબ જ વિચાર કરી શકો છો હું આ વિશે સમીકરણ તરીકે વિચારી શકું છું જે મને કહે છે કે જ્યારે હું X પર A ઓપરેટ કરું છું ત્યારે મને એક નવું વેક્ટર b મળે છે જે X થી અલગ દિશામાં હોય છે તેથી આ Axb સમીકરણનું ખૂબ જ સરળ અર્થઘટન છે જે અહીં લખેલું છે હું તેને a દ્વારા મોકલું છું અને હું તેને A દ્વારા પૂર્વ ગુણાકાર તરીકે મોકલવાની વ્યાખ્યા આપું છું તેથી A વખત x સમાન b હવે આપણી પાસે આ અર્થઘટન છે અમે મેટ્રિક્સ A માટે નીચેનો પ્રશ્ન પૂછીએ છીએ શું ત્યાં કેટલીક દિશાઓ છે કે જ્યારે તમે આ A ઓપરેટ કરશો ત્યારે તેઓ તેમના ઓરિએંટેશન બદલતા નથી બીજા શબ્દોમાં મારે જાણવું છે કે મેટ્રિક્સ A માટે x વેક્ટર એ રીતે છે કે જ્યારે હું x પર A ચલાવું છું ત્યારે મને λ x મળે નહીં કે b λ x અહીં વિચાર એ છે કારણ કે આ x છે ઓરિએન્ટેશનમાં કોઈ ફેરફાર નથી સ્કેલર દ્વારા સેફ મલ્ટિપ્લિકેશન આ મલ્ટિપ્લિકેશન સ્કેલર પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે આ કિસ્સામાં આપણે નીચેના વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો આ x છે તેથી જ્યારે હું x પર A ઓપરેટ કરું છું કારણ કે તે એક જ દિશામાં છે તે આ રીતે અથવા આ રીતે છે અને જો λ પોઝિટિવ છે તો તે આ દિશામાં હશે અને જો નેગેટિવ છે તો તે આ દિશામાં હશે અને આ રીતે તેથી સવાલ એ છે કે શું બધી પ્રકારની મેટ્રિસીસ માટે આના જેવી દિશાઓ હશે તે એક રસપ્રદ પ્રશ્ન છે જે તમે પૂછી શકો છો હવે ચાલો λ પોઝિટિવ હોવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ λ નેગેટિવ પણ હોઈ શકે છે જો λ પોઝિટિવ છે તો પછી આપણે આ સમીકરણ જોશું અને પછી નોંધ લો કે જો λ 1 કરતા ઓછું છે પછી મૂળરૂપે જ્યારે હું x પર A ઓપરેટ કરું ત્યારે વેક્ટર ખરેખર સંકોચો તેથી જો આ x છે જો λ 1 કરતા ઓછું છે તો આ આના જેવું સંકોચાઈ જશે અને જો λ 1 કરતા વધારે છે તો તે મૂળ x વેક્ટર કરતા વધારે તીવ્રતા પર હશે હવે સવાલ એ છે કે દરેક મેટ્રિક્સ A માટે શું આ x જેવા વેક્ટર હશે અને સ્કેલેર મલ્ટિપલ શું હશે અને આ બધાનો ઉપયોગ શું છે તે કંઈક છે જે આપણે કોઈક પોઇન્ટ પર એડ્રેસ કરવું જોઈએ જયારે આપણે વ્યાખ્યાન માંથી પાસ થઈએ છે હવે હું તમને કેટલીક વ્યાખ્યાઓ આપી શકું છું આ x ને આઇગન વેક્ટર કહેવામાં આવે છે અને લેમ્બડાસને તે આઇગન વેક્ટર્સને અનુરૂપ આઇગનવેલ્યુઝ કહેવામાં આવે છે તેથી આપણે જે પ્રશ્નો બાકી રહ્યા છીએ તે છે કે આપણે કેવી રીતે શોધી શકીએ કે દરેક મેટ્રિક્સમાં આઇગન વેક્ટર હશે કે કેમ અને હું આ આઇગન વેક્ટર્સ અને આઇગન વેલ્યુઝની ગણતરી કેવી રીતે કરી શકું તેથીઆઇગન વૅલ્યુઝ ની ગણતરી કરવા માટે અમે આ પ્રક્રિયાને અનુસરીએ છીએ જેની હવે હું રૂપરેખા આપીશ તેથી મૂળ સમીકરણ Ax λ x છે હું શું કરી શકું તે છે હું આ λ x ને આ બાજુ લાવી શકું છું અને પછી મને Ax λ I x 0 આ સમીકરણ મળે છે તેથી આ A λ I ટાઇમ્સ x 0 થાય છે હવે નોંધ લો કે આ મૂળભૂત રીતે A વેક્ટર ઇક્વેશન છે કારણ કે મારી પાસે n બાય n વેક્ટર છે આ n બાય 1 છે તેથી મારી ડાબી બાજુ n બાય 1 છે તેથી મારી પાસે વેક્ટર અહીં છે અને મારે અહીં જોઈએ છે તેથી હું એક x શોધવા માંગું છું જેથી આ સાચું છે હવે આપણી પાસે તે બધું છે જે આપણે આ સમીકરણ હલ કરવા જરૂરી છે તેથી હું તમને સમજાવીશ તે નીચે મુજબ છે જો હું એક x મેળવવા માંગું છું જે 0 નથી તો નોંધ લો કે જો x એ બધા 0 છે તો આ એક સોલ્યુશન છે તેથી x 0 એ એક ઉપાય છે પરંતુ અમને આ સોલ્યુશનમાં રુચિ નથી કારણ કે આ તે છે જેને આપણે ટ્રિવીઅલ સોલ્યુશન કહીએ છીએ અમને આમાં રસ નથી આપણે ફક્ત એવા ઉકેલોમાં જ રુચિ રાખીએ છીએ જેને આપણે નોન ટ્રિવીઅલ કહી શકીયે છીએ ઓછામાં ઓછું એક x નોન 0 હોવું જોઈએ હવે નોંધ લો કે જો આ સમીકરણ સોલ્વએબલ છે તો x A λ I મેટ્રિક્સ ની નલ સ્પેસમાં છે આ તે કંઈક છે જે આપણે પહેલાં જોયું છે જ્યારે આપણે નલ સ્પેસને ડિફાઇન કરી હતી અને આપણે એ પણ જાણીએ છીએ કે રેન્ક નલિટી થીયરમ કહે છે રેંક ઑફ મેટ્રિક્સ નલિટી n જે કોલમની સંખ્યા છે આપણે n બાય n સ્ક્વેર મેટ્રિક્સ જોઈ રહ્યા છે હવે આપણે જાણીએ છીએ કે જો ત્યાં એક પણ વેક્ટર x છેજેથી આ 0 છે તેનો અર્થ એ કે પછી નલ સ્પેસનો રેન્ક ઓછામાં ઓછો 1 છે અને નલ સ્પેસનો ક્રમ ઓછામાં ઓછો એક છે તેનો અર્થ એ કે મેટ્રિક્સ n થી ઓછો હોવો જોઈએ તે n હોઈ શકે નહિ જો આ n ન્યુલિટી 0 છે તો તેનો અર્થ એ કે ત્યાં કોઈ નોન ટ્રીવીઆલ ઉકેલો નથી તેથી જો x માટે કોઈ નિરાકરણ હોવું જરૂરી છે તો આપણે જાણીએ છીએ કે મેટ્રિક્સ A λ I નો રેન્ક n કરતા ઓછું હોવું જોઈએ તે મેટ્રિક્સ A λ I ફુલ રેન્કનો મેટ્રિક્સ નથી અને આપણે જાણીએ છીએ કે જો મેટ્રિક્સ ફુલ રેન્કનો નથી તો તે મેટ્રિક્સનો ડિટર્મનન્ટ 0 હોવો જોઈએ તેથી સારાંશમાં જો આપણે x માટે નોન ટ્રીવીઆલ સોલ્યુશન જોઈએ તો પછી તેનો આવશ્યક અર્થ એ કે આ ડિટર્મનન્ટ A λ I 0 હોવું જોઈએ હવે એકવાર આપણે આ સમીકરણને સોલ્વ કરીશું અને એ A λ ની ગણતરી કરીશું તો આપણે પાછા જઈ શકીએ અને પછી અહીં λ ની કિંમત બદલી શકીએ અને પછી આપણી પાસે A λ I ટાઈમ્સ x 0 જે રીતે આપણે λ પસંદ કર્યું છે તે આ છે કે આ મેટ્રિક્સ પાસે ફૂલ રેન્ક નથી તેનો અર્થ એ કે નલ સ્પેસમાં ઓછામાં ઓછું એક વેક્ટર છે અને કોન્સેપ્ટ જે પહેલાં આપણે શીખી લીધા છે તેના પર થી આપણે આ નલ સ્પેસ વેક્ટરને ઓળખી શકીએ તે આઇગનવેક્ટર બનશે ચાલો હું અહીં આને એક ઉદાહરણ સાથે સમજીએ ચાલો આપણે મેટ્રિક્સ A ને ધ્યાનમાં લઈએ જે 8 7 2 3 છે અને ચાલો આપણે આ ડિટર્મનન્ટ A λ I ની ગણતરી કરીએ તેથી તમને નીચેનું સમીકરણ મળે છે અને તમે અહીં એક ક્વોડ્રેટિક સમીકરણ મેળવો અહીં એક રસપ્રદ વસ્તુની નોંધ લો જો મારી પાસે n બાય n મેટ્રિક્સ છે તો λ માં ડિટર્મનન્ટ એ nth ઓર્ડરનો પોલીનોમીઅલ હશે આ કિસ્સામાં મારી પાસે A બાય 2 મેટ્રિક્સ છે તેથી ડિટર્મનન્ટ એ λ ફંક્શન છે જે ₂ ક્વોડ્રેટિક છે અને જો તે 3 બાય 3 છે તો તે ક્યુબિક અને તેથી વધુ હશે તેથી આ આ સમીકરણ જટિલ હોવાના નિરાકરણની સંભાવનાને ખોલે છે તેથી અહીં નોંધવું આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે તમારું મૂળ મેટ્રિક્સ A રીયલ છે તમારી આઇગન વૅલ્યુઝ સમસ્યાનું સમાધાન એ રીયલ અથવા કોમ્પ્લેક્સ હોઈ શકે છે તમારા પોલીનોમીઅલના આધારે આ કિસ્સામાં અમે આવા માણસઆ ઉદાહરણ પસંદ કર્યા છે કે હું બે રિયલ ઉકેલો મળે અને રિયલ ઉકેલો 10 અને 1 છે તેથી હું સરળતાથી જોઈ શકું છું કે આ સમીકરણના ઉકેલો 10 અને 1 છે તેથી એનો અર્થ એ કે મારી પાસે બે આઇગન વેલ્યુઝ છે λ 1 10 અને λ 1 1 હવે હું આગળ કેવી રીતે જઈ શકું અને આ આઇગન વેલ્યુને અનુરૂપ આઇગન વેક્ટર ની ગણતરી કેવી રીતે કરું તેથી ચાલો આપણે આને λ ૧ માટે સમજાવીએ તેથી હવે હું આ આઇગન વૅલ્યુ આઇગન વેક્ટર સમીકરણને જાણું છું તે લઈશ λ 1 8 7 2 3 X1x એ X1 X2 છે હવે આ બે સમીકરણોમાં ફેરવાય છે અને જો તમે નોંધ્યું છે કે તમે પ્રથમ સમીકરણ લેશો તો પ્રથમ સમીકરણ 8X1 7 X2 x 1 છે તેથી જો હું X1 આ બાજુ લઉં તો મને 7X1 7X2 0 મળે છે જે X1 x 0 જેટલું જ છે જો તમે બીજું સમીકરણ લેશો તો તમે જોશો કે તે 2 X1 3 X2 X2 છે જે મૂળભૂત રીતે 2x 2 X2 0 જે પણ X1 X2 0 છે તેથી આ બંને સમીકરણો સમાન હોવાનું બહાર આવ્યું છે હવે કોઈપણ સોલ્યુશન જ્યાં X2 એ X1ની નેગેટિવ છે તે એક આઇગન વેક્ટર હશે આપણે શું કરીએ તે બધા ઉકેલો નીચે આપેલા છે અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે આપણને આઇગન વેક્ટર મળે છે જેમાં યુનિટ મેગ્નિટ્યુડ છે તેથી જો તમે અહીં અમને મળતા આઇગનવેક્ટરની નોંધ લો તો તમે X1 નોંધ લો કે અને આ X2 છે અને તમે નોંધ્યું છે કે X2 X1 છે અથવા X1 X2 છે જે આ સમીકરણને સંતોષશે અને અહીં કોઈ પણ k ને ઉકેલો તરીકે પસંદ કરવાને બદલે આપણે k ને એવી રીતે પસંદ કરીએ છીએ આ વેક્ટરની મેગ્નીટ્યૂડ 1 હોઈ તેથી આપણે જાણીએ છીએ કે આની મેગ્નીટ્યૂડ 1 એ વેક્ટર 1 રુટ 2 હોલ સ્ક્વેર 1 બાઈ રુટ 2 હોલ સ્ક્વેર હશે જે અડધા અડધાની રુટ હશે જે 1 1 ની રુટ હશે તેથી આપણે આ રીતે એક વિશિષ્ટ આઇગન વેક્ટર બનાવીશું જે યુનિટની લંબાઈ છે અમે λ બરાબર 10 માટે સમાન કાર્ય કરી શકીએ છીએ ઘણી સમાન પ્રક્રિયા દ્વારા તમે જોશો કે તમને અહીં આ સમીકરણ 7X2 2x મળશે તેથી મૂળભૂત રીતે તમે જે કરી શક્યા તે છે કોઈપણ વેક્ટર જે એવું છે કે જો X1 kX2 છે 2k બાઈ 7 છે આ સમીકરણને સંતોષશે જો કે આપણે શું કરીએ છીએ અમે આ k ને આ રીતે પસંદ કરીએ છીએ કે આઇગન વેક્ટરની મેગ્નીટ્યૂડ 1 છે તેથી આ કિસ્સામાં 7 બાઈ રુટ 53 2 રુટ બાઈ 53 જો તમે આની મેગ્નીટ્યૂડ કરો તો તમે જોશો કે આ રુટ 49 બાય 53 4 છે બાય 53 જે 1 ૧ ની રુટ હશે તેથી તમે જોશો કે મેગ્નીટ્યૂડ 1 છે અને આ સમીકરણ મૂળભૂત રીતે કોઈ પણ આઇગન વેક્ટરની દ્વારા સંતુષ્ટ છે જે આ ફોર્મ k તુ k બાઈ 7 છે તેથી આ વ્યાખ્યાનના આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર સારાંશમાં અમે A x b થી પ્રારંભ કર્યો જે A ના X ઓપરેટિંગ પરના એક જીઓમેટ્રીક અર્થઘટન ધરાવે છે નવી વેક્ટર b આપીને હવે જો આપણે આ બી ને λ x થવા માટે દબાણ કરીએ છીએ કેટલાક સ્કેલેર મલ્ટીપલ જ્યાં સ્કેલેર મલ્ટીપલ કાં તો પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે આપણને આઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર ઇક્વેશન મળે છે અને આઇગન વૅલ્યુઝ ની ગણતરી કરવામાં આવે છે આપણે શું કરીએ છીએ આપણે ડિટર્મનન્ટ A λ ની ગણતરી કરીએ છીએ મેં તેને n બાઈ n મેટ્રિક્સ માટે 0 પર સેટ કર્યું છે ત્યાં એક nth ઓર્ડર પોલીનોમીઅલ હશે જે આપણે હલ કરવાની જરૂર છે જે આઇગન વૅલ્યુઝની સંભાવના માટે ખુલે છે ક્યાં તો રીયલ અથવા કોમ્પ્લેક્સ અને એકવાર આપણે આઇગન વૅલ્યુઝને ઓળખી શકીયે ત્યારે આપણે A λ I જ્યાં λ અનુરૂપ આઇગન વૅલ્યુઝ છે તેની નલ સ્પેસ તરીકે આઇગન વેક્ટર્સ મેળવી શકીએ છીએ આગામી વ્યાખ્યાન હું શું કરીશ હું આઇગન વૅલ્યુઝ અને આઇગન વેક્ટર કોન્સેપ્ટ ના નોશન આવશે કે જે આપણે પહેલેથી જ કોલમ સ્પેસ અને મેટ્રિક્સના નલ સ્પેસની દ્રષ્ટિએ પહેલાં વાત કરી હતી આપણે પહેલેથી જ જોયું છે કે આઇગનવેક્ટર્સ ખરેખર A λ I ની નલ સ્પેસમાં છે હું આ વિચાર પર વિકાસ કરવા જઇ રહ્યો છું અને પછી તમને અન્ય આઇગનવેક્ટર અને આ મૂળભૂત સબ સ્પેસ વચ્ચેના કન્નેકશન બતાવીશ અને આ કેવી રીતે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે તેનો સંકેત આપીશ જેનો ઉપયોગ અનેક ડેટા સાયન્સ અલ્ગોરિધમ્સમાં થાય છે તેથી હું તમને હવે પછીના વર્ગમાં જોઈશ